મેન્ડેલિયન આનુવંશિકતા પરના આગામી લેક્ચરમાં આપનું સ્વાગત છે મોટે ભાગે મેન્ડેલિયન આનુવંશિકતા પરનું આ છેલ્લું લેક્ચર હશે અમે કહ્યું હતું કે ઘણા રોગો આનુવંશિક રીતે જોડાયેલા છે અને આવા રોગ વારસાનું ઉપયોગી વિશ્લેષણ કરવા માટે અમે મેન્ડેલિયન સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકીએ છીએ અમે કેટલાક ઉદાહરણો બતાવ્યા અમે કેટલાક ઉદાહરણો જોયા અને પછી X સાથે જોડાયેલા વિકારોની સ્થિતિ પર આવ્યા જે એલીલ્સ ને કારણે પેદા થતી વિકૃતિઓ જે X સાથે જોડાયેલા રંગસૂત્રોમાંથી વારસામાં મળે છે અમે જોયું કે મેન્ડેલિયન સિદ્ધાંતો દ્વારા આગાહી કરવામાં આવેલી સરખામણીએ વારસાની પેટર્ન કેવી રીતે અલગ હોઈ શકે છે અને કહ્યું કે તમે આ ઉદાહરણ શોધી શકો છો અને અમે આ ઉદાહરણને ઉકેલીને આ લેક્ચરની શરૂઆત કરીશું આ એક ફેમિલી ટ્રી છે પેરેન્ટ્સ અને પછી અહીં 3 સંતાન તેઓ લગ્ન કરે છે અને તેમને બાળકો પણ છે અને અહીં વધુ એક પેઢી આવી રહી છે અને અહીં સંવનન થયા બાદ અહીં બાળકો છે અને અમે આને લગતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પહેલો પ્રશ્ન એ હતો કે વારસાગત પાત્ર પ્રભાવશાળી અથવા અપ્રભાવી છે શું તે ઓટોસોમલ અથવા એક્સ જોડાયેલું છે એ પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ હતો કે જો 3 કૈરિયર ન હોય તો સંભવત વ્યક્તિમાં જીનોટાઇપિક વિશ્લેષણ પરિણામો છે અને આપણે જાણીએ છીએ કે 3 એ રોગનું કૈરિયર નથી જો તે કેસ છે તો 1 અને 4 ના જીનોટાઈપ્સ શું છે એ બીજો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન એ હતો કે 14 ને અસર થવાની સંભાવના કેટલી છે ઠીક છે તો આવો જોઇએ આનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તમે જોઈ શકો છો કે આ રોગ એક પેઢીને સંપૂર્ણપણે ચૂકી જાય છે ૪ ૫ અને ૭ કે જેઓ ૧ અને ૨ ના સંતાનો છે તે અહીં સંપૂર્ણપણે ચૂકી ગયા છે ઠીક છે જો તે પ્રબળ હશે તો આ પ્રકારની ખૂટતી ગેરહાજરી ઊભી થશે નહીં કારણ કે જ્યાં સુધી એક જનીન પ્રબળ હશે ત્યાં સુધી વિકાર પ્રગટ થશે તેથી તે મોટે ભાગે અપ્રભાવી છે બરાબર છે કારણ કે તે એક એવી પેઢી ચૂકી ગઈ છે જે ફક્ત ત્યારે જ થશે જો તે એક અસ્પષ્ટ વારસાગત વિકાર હોય અને જો તમે અહીં જોશો તો ફક્ત પુરુષોને જ અસર થાય છે 2 8 અને 10 ને અસર થાય છે બધા પુરુષો છે અને તે સંભવત જો તે X લિંક્ડ હોય તો થાય છે ઠીક છે તેથી તે એક રિસેસિવ ડિસઓર્ડર છે અને તે મોટે ભાગે X લિંક્ડ છે હવે ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ જો ૩ એ કૈરિયર ન હોય તો ૧ અને ૪ ના જીનોટાઈપ્સ કયા છે આપણે જાણીએ છીએ કે તે એક અપ્રભાવી વારસાગત વિકાર છે અને મોટે ભાગે એક્સ જોડાયેલ છે તેથી ચાલો આપણે તેને કામ કરીએ આ વ્યક્તિ XAXA અથવા વિજાતીય વ્યક્તિ XAXa વ્યક્તિ દર્શાવતી નથી તે અસ્પષ્ટ છે તેથી આ પ્રકારના જીનોટાઈપના પરિણામે પણ ડિસઓર્ડર થશે નહીં અને આ અહીં પ્રગટ થાય છે અને તે X જોડાયેલું છે તેથી આને X પર એક અપ્રભાવી જનીન હોવું જોઈએ જેથી તે અહીં આ પુરુષમાં પ્રગટ થાય ઠીક છે તો તે અહીં XaY છે આપણને ૧ કે ૪ માં રસ છે અત્યાર સુધી આના પર 1 કાં તો આ અથવા આ હોઈ શકે છે ચાલો આપણે અહીં 8 જોઈએ આ એક અસરગ્રસ્ત વ્યક્તિ છે તેથી તે X અસરગ્રસ્ત નર હોવો જોઈએ તેથી ત્યાં Y રંગસૂત્ર હોવું જોઈએ અને તે X સાથે જોડાયેલું છે તેથી રોગના જનીનને X XaY દ્વારા વહન કરવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ કૈરિયર નથી તેથી XAY પુરુષ અને આ વ્યક્તિ એક સ્ત્રી છે અને તે સ્ત્રી હોવાથી તેને અસર થતી નથી કારણ કે તે સ્ત્રી છે તે XX હોવું જોઈએ કારણ કે વ્યક્તિને અસર થતી નથી અને પિતાને અસર થાય છે આ માતા તરફથી XaXA હશે ઠીક છે તેથી તે 4 નો જીનોટાઈપ છે તેથી 1 આપણે XAXA અથવા XAXaથી વધુ કશું કહી શકતા નથી તે 2 પ્રકારોમાંનો એક હોઈ શકે છે જ્યારે 4 એ XAXa છે તો તે જ સવાલનો જવાબ છે હવે ૧૪ ને અસર થવાની સંભાવના કેટલી છે 14 અહીં છે તેથી આપણે અહીં માતાપિતાને જોવાની જરૂર છે આ એક સ્ત્રી છે માતા એક સ્ત્રી છે તેથી તેના XX અને માતાને અસર થતી નથી તેથી બંને કૈપિટલ્સ હોમોઝીગસ અથવા મૂડી નાના વિજાતીય બંને કિસ્સાઓમાં વ્યક્તિને અસર થશે નહીં પિતાને અસર થાય છે અને તેથી તે XaY હોવું જોઈએ અને તેથી આ પુરુષને અસર થવાની સંભાવના છે Y પિતા તરફથી આવે છે અને આ એક Xa હોવાની સંભાવના કેટલી છે તે જ આપણે પૂછી રહ્યા છીએ આ એક્સએ હોવાની સંભાવના માતા કૈરિયર હોવાની સંભાવના પર આધારિત છે તેથી તે કંઈક આવું જ છે શક્યતા છે કે માતા એક કૈરિયર છે Xa 14 પર જાય છે અથવા આ Xa બની ગયું છે તે વ્યક્તિ જેણે માતા પાસેથી Xa વારસામાં મેળવ્યું છે ઠીક છે 9 એ કૈરિયર હોવાની સંભાવના ઉદાહરણ તરીકે જુઓ જો માતા કૈરિયર ન હોય તો માતા XAXA છે પછી 14 ને બિલકુલ અસર થશે નહીં કારણ કે Y પિતામાંથી આવે છે પિતાના Xaથી કોઈ ફરક પડતો નથી તેથી જો અસરગ્રસ્ત જનીન માતા આ Xa તરફથી આવે તો જ વાયને અસર થશે તેથી તે સંભાવના છે કે ૯ એ કૈરિયર છે અને Xa ૧૪ પર જાય છે 9 એ કૈરિયર છે તેવી સંભાવના અડધી છે ઠીક છે આ 2 શક્યતાઓ છે અને જેમાંથી એક આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ અને Xa 14 પર જવાની સંભાવના જ્યારે XA પણ ત્યાં છે ત્યારે વધુ અડધો ભાગ છે અને તેથી 14 ને અસર થવાની સંભાવના 14 માં જીનોટાઈપ XaY હશે તે અડધામાં છે એટલે કે એક ચતુર્થાંશ તો આ સવાલનો જવાબ છે મને ખાતરી છે કે તમારામાંના ઘણા પાસે સાચો જવાબ છે તમે આ ચકાસી શકો છો ચાલો આપણે અગાઉ જે કહ્યું હતું તે સાથે સમાપ્ત કરીએ આપણે જાણીએ છીએ તેમ મેન્ડેલિયન સિદ્ધાંતોની મર્યાદાઓ છે આપણે તેને દરેક વસ્તુ પર આંખ આડા કાન કરીને લાગુ કરી શકતા નથી પરંતુ આપણે તેને મોટી સંખ્યામાં રોગો પર લાગુ કરી શકીએ છીએ જે મેન્ડેલિયન વારસો બતાવે છે ઠીક છે મેન્ડેલિયનના સિદ્ધાંતો શીખવાનો આ જ ઉપયોગ હતો ઘણા બધા નોન મેન્ડેલિયન વારસો છે કૃપા કરીને અહીં આપેલ વિડિઓ જુઓ પ્રથમ બિન મેન્ડેલિયન સિદ્ધાંત કે જેને આપણે જોવા જઈ રહ્યા છીએ તે એ છે કે વર્ચસ્વ હંમેશાં નિરપેક્ષ સ્પેક્ટ્રમ અસ્તિત્વમાં નથી તે ક્યાં તો જાંબુડિયા ફૂલો અથવા સફેદ ફૂલો નથી ઠીક છે વચ્ચે પણ કંઈક એવું છે જે ઉદભવી શકે છે તે વટાણાના છોડમાં થતું નથી પરંતુ તે બીજી ઘણી વસ્તુઓમાં થાય છે તેને અપૂર્ણ પ્રભુત્વ અથવા સહ પ્રભુત્વ કહેવામાં આવે છે તે તેનો એક પ્રકાર છે અને આપણે પહેલેથી જ જોઈ ચૂક્યા છીએ તે પ્રભાવશાળી જનીનની ખૂબ ઓછી આવર્તન હોઈ શકે છે આપણે જે અપેક્ષા રાખીએ છીએ તેનાથી આ થોડું અલગ છે આ જ કારણ છે કે મેં તેને એવી વસ્તુ તરીકે નીચે મૂક્યું છે જે અપેક્ષાથી અલગ છે તે બીજા ૨ સાથે જતો નથી હન્ટિંગ્ટનના રોગના કિસ્સામાં આપણે આ પહેલેથી જ જોયું છે ઠીક છે જ્યાં સુધી તમારી પાસે પ્રબળ જનીન છે ત્યાં સુધી તમને રોગ થવા જઈ રહ્યો છે ત્યાં સુધી પ્રભાવશાળી જનીનની ખૂબ જ ઓછી આવર્તન પરંતુ પ્રભાવશાળી જનીનની હાજરી પોતે જ વસ્તીમાં ખૂબ ઓછી આવર્તન ધરાવે છે ઠીક છે તો આનો અર્થ એવો થાય છે તેથી આ હંમેશાં નિરપેક્ષ હોતું નથી આ જેવા સ્પેક્ટ્રમ અપૂર્ણ વર્ચસ્વ અથવા સહ પ્રભુત્વથી સંપૂર્ણ પ્રભુત્વ સુધી અસ્તિત્વ ધરાવે છે અધૂરા વર્ચસ્વનું ઉદાહરણ અલગ છોડના કિસ્સામાં કંઈક આવું જ છે જો તમે સાચા સંવર્ધન લાલ અને સફેદ ફૂલો લો છો અને તેમને એક સાથે પાર કરો છો તો બીજકોષ કેપિટલ R અને કેપિટલ W હશે એફ 1 પેઢીમાં બધા ફૂલો ગુલાબી હશે ક્યાંક લાલ અને સફેદની વચ્ચે ઠીક છે તેથી તે ન તો લાલ છે કે ન તો સફેદCR CW ગુલાબી ફૂલમાં પરિણમ્યું છે હવે લાલ ફૂલ નથી અને અધૂરા વર્ચસ્વનું આ ઉદાહરણ છે તમે આને વધુ આગળ લો તમારી પાસે F1 જનરેશનના CR CW અડધા અને અડધા તરીકેના ગેમેટ્સ છે અને પછી જો તમે પન્નેટ સ્ક્વેર વિશ્લેષણ કરો છો તો એક ચતુર્થાંશ લાલ હશે અડધો ભાગ ગુલાબી હશે અને એક ચતુર્થાંશ F2 જનરેશનમાં સફેદ હશે આ અપૂર્ણ વર્ચસ્વનું ઉદાહરણ છે જે મેન્ડેલિયન સિદ્ધાંતોથી કરવામાં આવેલી આગાહી કરતા અલગ છે પ્રભાવશાળી જનીનની ખૂબ જ ઓછી આવર્તન આપણે ઉદાહરણ પહેલેથી જ જોયું છે વધુ એક ઉદાહરણ પોલીડેક્ટીલી છે હાથમાં 5 થી વધુ અંકો અથવા એક પગમાં ઠીક છે તે વિશ્વભરમાં ૧૦ જન્મોમાંથી ૧ માં થાય છે તે પ્રભાવશાળી જનીન છે એક જનીન હાજર હોવું એ પોલિડેક્ટીલી દર્શાવવા માટે પૂરતું છે પરંતુ આપણે જાણીએ છીએ કે મોટા ભાગના પોલિડેક્ટિલ નથી હોતા ખરું ને તેથી વર્ચસ્વનો અર્થ હંમેશાં બહુમતી હોતો નથી તેથી તે કંઈક છે જે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે તેવી જ રીતે એકોન્ડ્રોપ્લાસિયા એક પ્રકારનો વામનવાદ ફરીથી પ્રબળ જનીનમાંથી પરિણમે છે ભારતમાં 15000 માંથી 1 માં આ એકોન્ડ્રોપ્લાસિયા છે યુ માં લગભગ 400 માંથી 1 માં એકોન્ડ્રોપ્લાસિયા છે અને ડબલ રિસેસિવ એલેલ્સ સૌથી સામાન્ય રીતે વસ્તીમાં જોવા મળે છે કારણ કે જો એક જનીન પ્રભુત્વ ધરાવતું હોત તો એકોન્ડ્રોપ્લાસિયા સ્થાયી થઈ ગયું હોત જ્યારે આપણે જાણીએ છીએ કે 15000 માંથી ફક્ત 1 માં જ આ રોગ છે જેનો અર્થ એ છે કે વસ્તીમાં મોટાભાગના લોકો રિસેસિવ એલેલ્સ ધરાવે છે તેમની પાસે પ્રભાવશાળી એલેલ્સમાંથી એક પણ નથી આ પ્રબળ જનીનની ખૂબ જ ઓછી આવર્તન છે હંટિંગ્ટનના રોગનું ઉદાહરણ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ ત્યાર પછીનું નોન મેન્ડેલિયન પાસું એ છે કે બહુવિધ એલેલ્સ લક્ષણ નક્કી કરી શકે છે ઠીક છે ફક્ત 2 જ નહીં મલ્ટીપલ એલીલ્સ દાખલા તરીકે આપણે સૌ જાણીએ છીએ કે રક્ત જૂથોનું આ એક ખૂબ જ સારું ઉદાહરણ છે આપણે જાણીએ છીએ કે ચાર મુખ્ય રક્ત જૂથો છે A B AB અને O ખરું ને અને અલબત્ત Rh પોઝિટિવ Rh નેગેટિવ અમે તેને હાલ પૂરતું બાજુએ મૂકીશું આપણે જાણીએ છીએ કે ત્યાં A B AB અને O છે અને આ 3 એલેલ્સ ઓકે 3 એલીલ્સ કેપિટલ A કેપિટલ B અને કંઇ પણ નહીં દ્વારા નક્કી કરવામાં આવે છે અને નાના i IA IB અને નાના i સાથે લખ્યું છે કે આપણે તેને તે રીતે નામ આપીએ છીએ આ આપણા માટે બ્લડ ગ્રુપ નક્કી કરે છે એ પ્રકારના પરિણામો જો તે IA IA અથવા IAi હોય તો ઠીક છે જો તે B જૂથ હોય તો તે IB IB અથવા IBi છે અને જો તે AB છે તો તે IA IB બંને કૈપિટલ્સ છે અને જો તે O છે જ્યારે A કે B હાજર નથી અથવા બીજા શબ્દોમાં કહીએ તો ii ખરેખર શું થાય છે તે સંદર્ભમાં આ A અને B RBCsની સપાટી પરના કાર્બોહાઇડ્રેટ્સનો ઉલ્લેખ કરે છે A અને B જુદા જુદા કાર્બોહાઇડ્રેટ્સ છે અને IA અથવા A કાર્બોહાઇડ્રેટને મરૂન વર્તુળ દ્વારા B કાર્બોહાઇડ્રેટને વાદળી વર્તુળ દ્વારા અને જો કાર્બોહાઇડ્રેટ્સ ન હોય તો A કે B દ્વારા રજૂ કરવામાં આવે છે અને તે નાનો i છે તેથી જો આ લાલ રક્તકણોની ડિસ્ક આકારની લાલ રક્તકણો હોય જો તેમાં તમામ એ કાર્બોહાઇડ્રેટ્સ વ્યક્ત કરવામાં આવ્યા હોય તો તે બ્લડ ગ્રુપ A છે જો તે બધા B કાર્બોહાઇડ્રેટ્સ વ્યક્ત કરવામાં આવે છે તો તે બ્લડ ગ્રુપ B છે જો તે A અને B બંને કાર્બોહાઇડ્રેટ્સ વ્યક્ત કરવામાં આવે છે તો તે AB છે અને જો કોઈ હાજર ન હોય તો તે ગ્રુપ O છે ઠીક છે અને આ એક ઉદાહરણ પણ છે જેને સહ પ્રભુત્વ કહેવામાં આવે છે જ્યાં A અને B બંને વ્યક્ત કરવામાં આવે છે તે એક સાથે દેખાય છે ઠીક છે આને જ સહ પ્રભુત્વ કહેવામાં આવે છે જે ફરીથી મેન્ડેલિયન વારસાથી અલગ છે પ્લેઓટ્રોપી ફરીથી નોન મેન્ડેલિયન છે આનો અર્થ એ છે કે સમાન જનીન ઘણા અક્ષરોને અસર કરે છે ફક્ત એક જ નહીં તે બહુવિધ ફેનોટાઈપ્સ ને અસર કરે છે એક ઉદાહરણ એ છે કે આમાંથી એક જ જનીન સિકલ સેલ રોગ તેમજ સિસ્ટિક ફાઇબ્રોસિસ સાથે સંકળાયેલા લક્ષણોનું કારણ બને છે ઠીક છે તમે અહીં આપવામાં આવેલા વીડિયોને જોઈ શકો છો છેલ્લો વીડિયો જે બતાવવામાં આવ્યો છે તે તમને પ્લેઓટ્રોપી વિશે થોડી વધુ વિગતો આપશે એપિસ્ટાસિસ ત્યારે ઉદ્ભવે છે જ્યારે કોઈ લોકસ પર જનીનને કારણે ફેનોટાઈપની અભિવ્યક્તિ બીજા સ્થાન પર બીજા જનીન પર આધારિત હોય છે ઠીક છે એકની અભિવ્યક્તિ બીજા પર આધારિત છે જો આવું થાય તો તેને એપિસ્ટેસિસ કહેવામાં આવે છે અને ફરીથી આ સ્પષ્ટપણે નોન મેન્ડેલિયન છે આવું થાય છે ઉદાહરણ તરીકે રૂંવાટીનો રંગ છે તે કાં તો કાળો હોઈ શકે છે જે પ્રભાવશાળી B કેપિટલ B અથવા ડબલ રિસેસિવ નાના બીમાંથી બ્રાઉનમાંથી ઉદભવે છે પરંતુ રૂંવાટીનો રંગ નક્કી કરવામાં આવે છે કે રંગ પોતે વ્યક્ત થાય છે કે નહીં ઠીક છે રંગ ફરમાં જમા થશે કે નહીં જો તેને જમા કરવામાં આવે તો ફરીથી તે પ્રબળ છે જો તે જમા ન થાય તો તે અપ્રભાવી દ્વિઘાત હોમોઝીગિયસ અપ્રભાવી હશે તેથી તે કયો રંગ છે તે જ નહીં રંગ રૂંવાટીમાં જમા થશે કે કેમ તે બંને નક્કી કરે છે કે પ્રાણી કાળું છે કે નહીં પ્રાણીની રૂંવાટી કાળી અથવા કથ્થઈ અથવા કોઈ રંગ જ નહીં સફેદ કદાચ આ આવા ક્રોસનું ઉદાહરણ છે ઠીક છે બીજા શબ્દોમાં કહીએ તો તમે ડિહાઇબ્રિડ પ્રકારની ક્રોસ પરિસ્થિતિનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરી શકો છો જો તમે તે રંગના રંગ અને અભિવ્યક્તિ વચ્ચે ડાયહાઇબ્રિડ કરો છો તો ઠીક છે શું રંગ જમા થયો છે તે આ ઇ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રકારના પન્નેટ સ્ક્વેર આ 2 પાસાઓ માટે આ 2 પાત્રોમાંથી પરિણામ આપે છે અથવા આ 2 પાત્રો અને તે બંને પાત્રો સાથે મળીને નક્કી કરે છે કે રંગ આખરે કૂતરામાં જોવા મળે છે કે નહીં ઉદાહરણ તરીકે આ કિસ્સામાં 9 માં રંગ હશે 3 માં રંગ નહીં હોય 9 કાળો હશે અને 3 માં રંગ બિલકુલ નહીં હોય જ્યારે 4 કથ્થઈ હશે પ્રભાવશાળી અપ્રભાવી અને કોઈ રંગ જ નથી બરાબર તેથી આ ક્લાસિક મેન્ડેલિયન પન્નેટ સ્ક્વેરથી અલગ છે 2 લાક્ષણિકતાઓ માટે પોલિજેનિક વારસો એ મેન્ડેલિયન વારસાનો બીજો પ્રકાર છે જ્યાં બહુવિધ જનીનો પાત્રની અભિવ્યક્તિ નક્કી કરે છે ત્વચાનો રંગ ૩ જનીનો દ્વારા નક્કી કરવામાં આવે છે માનવ ઊંચાઈ ફરીથી પોલિજેનિક વારસાનું એક સારું ઉદાહરણ છે જ્યાં બહુવિધ જનીનો વ્યક્તિની ઊંચાઈ નક્કી કરે છે અને તેથી ત્યાં એક સરળ ભિન્નતા છે ઊંચાઈમાં ત્વચાના રંગમાં વગેરેમાં સતત ભિન્નતા છે કારણ કે બહુવિધ જનીનો આ નક્કી કરી રહ્યા છે ત્વચાના રંગના કિસ્સામાં તે 3 જનીન છે આ પન્નેટ સ્ક્વેર છે જેમાં ટ્રાઇ હાઇબ્રિડ ક્રોસ જોવા મળે છે તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછી 7 જુદી જુદી શક્યતાઓ અસ્તિત્વમાં છે જ્યારે અહીં બધું જ બદલાઈ જાય છે અને પછી આ રંગનો 664 સહેજ ઘાટા છાંયડાનો 1564 ઘાટા છાંયડાનો 2064 ઘાટા છાંયડાનો 1564 અને જો તમે વાદળીની વિવિધ સંખ્યાઓમાંથી પસાર થાઓ તો આ મેળવી શકાય છે વાદળી છાયાવાળા તારાઓ જે અહીં આપવામાં આવ્યા છે જે સીધા જ અહીંના રંગની તીવ્રતા દર્શાવે છે અને જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તીવ્રતા વધે છે 1564 વધુ તીવ્રતા માટે 6 64 તેનાથી પણ વધુ અને 164 સૌથી ઘેરા અહીં સૌથી ઘાટા આ બધામાંથી ઉદભવે છે તે ચોક્કસ પ્રકારના છે ઠીક છે તેથી આ વિવિધ ફેનોટાઈપ્સ છે શ્યામ ત્વચાની એલીલ્સની સંખ્યા વગેરે વગેરે છે જ્યાં 3 જુદા જુદા જનીનો ત્વચાનો રંગ નક્કી કરે છે છેલ્લી વસ્તુ જે આપણે જોવા જઈ રહ્યા છીએ તે એ છે કે પર્યાવરણ પણ ફેનોટાઈપ પર અસર કરી શકે છે ઠીક છે માત્ર જનીન જ નહીં જે વાતાવરણમાં જનીન વ્યક્ત થાય છે તેની અસર થઈ શકે છે દાખલા તરીકે પોષણ ઊંચાઈને અસર કરે છે ઊંચાઈ સંખ્યાબંધ જનીનો દ્વારા નક્કી કરી શકાય છે પરંતુ તે વ્યક્તિ ઊંચાઈની સંભાવના સુધી વધે છે કે કેમ તે પોષણ પર આધારિત છે ખરું ને તેથી પર્યાવરણ ઊંચાઈ નક્કી કરી રહ્યું છે કસરત દેખાવને અસર કરે છે કદાચ તમે દેખાવ સાથે જન્મ્યા છો પરંતુ દેખાવની દ્રષ્ટિએ સંભવિતતા સુધી પહોંચવા માટે તમારે કસરત કરવાની જરૂર છે અનુભવ બુદ્ધિને મદદ કરે છે વગેરે વગેરે મારી પાસે અહીં જે ચિત્રાત્મક ઉદાહરણ છે તે હાઇડ્રેન્જિયા ફૂલનો રંગ છે તે કાં તો આ રંગ હોઈ શકે છે અથવા આ રંગ જમીનના એસિડિટી સ્તરને આધારે હોઈ શકે છે ઠીક છે બીજું કંઈ નહીં તે એક જ જનીન છે એક જ અભિવ્યક્તિ છે વગેરે વગેરે વગેરે પરંતુ કયો રંગ વ્યક્ત થાય છે તે તેના વાતાવરણ અને સ્થિતિ દ્વારા નક્કી થાય છે આ કિસ્સામાં માટીની એસિડિટી ઠીક છે મને લાગે છે કે પરિચય પછી આપણે જે કંઈ પણ જોયું તેના સંદર્ભમાં તે પૂરતી આધારભૂત માહિતી છે અમે વાર્તાઓની દ્રષ્ટિએ બાયોમોલેક્યુલ્સ તરફ ધ્યાન આપ્યું વગેરે ફક્ત ખાતરી કરવા માટે તે માત્ર માહિતીનો સમૂહ નથી અમે જોયું કે તેમાં 4 મુખ્ય બાયોમોલેક્યુલ્સ કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અથવા એમિનો એસિડ્સ હતા જેને તમે ગમે તે કહેવા માંગતા હો પછી ન્યુક્લિક એસિડ્સ લિપિડ્સ અને દરેકની પોતાની રચના હોય છે અને માળખું તેની કામગીરી નક્કી કરે છે વગેરે વગેરે બાયોમોલેક્યુલ્સ પરના લેક્ચરોના તે ચોક્કસ સેટમાંથી તે મુખ્ય લે હોમ પાઠ હતો અને અમે કોષોની વૃદ્ધિ તરફ પણ ધ્યાન આપ્યું કોષની વૃદ્ધિને નક્કી કરવી શા માટે મહત્વપૂર્ણ છે કોષના વિકાસ દ્વારા અમારો અર્થ વસ્તી વધારો કોષોની સંખ્યા અથવા કોષોના સમૂહમાં વધારો એકમ વોલ્યુમ દીઠ કોષોનો જથ્થો એકમ વોલ્યુમ દીઠ કોષોની સંખ્યા સમય સાથે વધતી જાય છે ઠીક છે તમે પ્રથમ ક્રમના સંબંધનો ઉપયોગ કરીને તે કરી શકો છો અને બાયોરિએક્ટરના સંચાલન માટેનો સમય શોધવા માટે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે નક્કી કરવા વિશે તમે કેવી રીતે જાઓ છો તે પણ અમે જોયું અને પછી મેન્ડેલિયન આનુવંશિકતાના કેટલાક સિદ્ધાંતો મેન્ડેલિયન આનુવંશિકતા કે જે આપણે લાંબા સમય પહેલા વિકસાવી હતી તે મૂળભૂત અભ્યાસક્રમના ભાગ રૂપે આપવામાં આવી હતી કારણ કે તે ઘણા સમય પહેલા વિકસિત કરવામાં આવી હતી તેમ છતાં તે ચોક્કસ આનુવંશિક વિકારોની ઘટનાની આગાહી કરવા માટે સરળતાથી ઉપયોગમાં લેવા માટે પૂરતા સરળ છે તે પછી આપણે કેટલીક ભિન્નતાઓ જોઈ જેમ કે X સંબંધિત વિકૃતિઓ અને બિન મેન્ડેલિયન વારસાની લાક્ષણિકતાઓ તેમાંના ઘણા જુદા જુદા પ્રકારો ઠીક છે મધુલિકા દીક્ષિતનાં લેક્ચરોમાંથી તમે જે કંઈ પસંદ કરો છો તેની સાથે મળીને તમે આ બાબતને જોઈ શકો છો અને તે તમને જીવવિજ્ઞાનના મોલેક્યુલર પાસાંઓ પરનો કંઈક આધાર આપશે જે તમે પછીથી તમારી પોતાની જરૂરિયાતોને લાગુ પાડી શકશો જેથી પછીથી તમારા પોતાના પડકારોને હાથ ધરી શકાય ઓછામાં ઓછું તમે આના સંપર્કમાં આવ્યા છો તમે જાણો છો કે ક્યાં જવું અને જ્યારે જરૂર પડે ત્યારે વધુ ચોક્કસ માહિતી પસંદ કરવી ઠીક છે એક છેલ્લી વાત હું તમને આ વિચાર સાથે છોડી દેવા માંગું છું કે તમે કોષને સંપૂર્ણપણે સમજવામાં પણ જટિલતાના સ્તરનો સામનો કરી રહ્યા છીએ એક વખત આપણે કોષને સંપૂર્ણપણે સમજી લઈએ પછી સંભવતઃ મેનિપ્યુલેશન્સ પાસાંઓ વધુ કઠોરતાપૂર્ણ બની શકે છે અને આપણે એવા તબક્કે આવી ગયા છીએ જ્યાં તમે જીવનમાં ચાલાકી કરી શકો છો પરંતુ તેમાં સંકળાયેલી જટિલતાનો ખ્યાલ તમને આપવા માટે હું તમને આ બતાવું છું મને ખાતરી છે કે તમે પ્રકૃતિ પ્રકાશનનો વિડિઓ જોયો હશે જે માનવ જિનોમ પ્રોજેક્ટ પર હતો જે દર્શાવે છે કે DNAમાંની માહિતી mRNAમાંની માહિતીમાં ટ્રાન્સક્રિપ્ટ કરવામાં આવી છે જે પ્રોટીનમાંની માહિતીમાં અનુવાદિત થાય છે ઠીક છે અને તેને ખરેખર સેન્ટ્રલ ડોગમા કહેવામાં આવે છે જેમ કે તમે અત્યાર સુધીમાં જાણો છો અને આપણને પ્રોટીનમાં એટલો બધો રસ છે કારણ કે તે કોષમાં મહત્ત્વના મોલેક્યુલર શ્રમક્ષેત્રો છે તેઓ કોષમાં ઘણી બધી વસ્તુઓ કરે છે દરેક બાયોમોલેક્યુલ ખૂબ જ મહત્ત્વનું છે અને પ્રોટીન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે કારણ કે તે ઘણી બધી વસ્તુઓ કરે છે જે ખૂબ જ સ્પષ્ટ છે કે વસ્તુઓનો પાયો જે ખૂબ જ સ્પષ્ટ છે બરાબર ચાલો આપણે કેટલાક મુદ્દાઓ જોઈએ જ્યારે માનવ જીનોમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે પ્રારંભિક વિચાર એ હતો કે DNA પ્રોટીન તરફ દોરી જાય છે જો આપણે સંપૂર્ણ DNA અથવા જીનોમને જાણીએ છીએ જેને તે કહેવામાં આવે છે તો આપણે કોષને જાણીએ છીએ ઠીક છે સ્રોત એ કોષનો જીનોમિક્સ દૃષ્ટિકોણ છે જો આપણે કોષને જાણીએ છીએ તે બ્લુપ્રિન્ટ ને જાણીએ છીએ ઠીક છે તે વિચારી રહ્યું હતું અને તે જ મનુષ્યના સમગ્ર જિનોમ સ્ટ્રક્ચરને જાણવા પાછળની પ્રેરણા હતી જે આપણે લગભગ 15 વર્ષ પહેલાં જાણી હતી જો કે અમે ઘણા બધા આશ્ચર્યમાં હતા માનવીમાં માત્ર ૨૦થી ૨૫ હજાર જનીનો જ હતા ઠીક છે એટલે કે આ સ્થળ પરથી ૨૦થી ૨૫ હજાર જનીનો જ્યારે પેસ્કી મચ્છરમાં પણ ૧૩૬૮૩ જનીનો હોય છે ઠીક છે આપણે ધારીએ છીએ તે પ્રમાણે માનવીઓથી બહુ દૂર નથી એટલું જ નહીં ચોખામાં 60000 જનીન હોય છે અને ત્યાં આપણે શ્રેષ્ઠ હોવાનો ખ્યાલ છે ખરું ને આની સંખ્યા 3 ગણી છે આપણે જે જનીનો કરીએ છીએ તેના કરતા લગભગ 3 ગણા ઠીક છે સાડા 2 થી 3 વખત ઠીક છે તેથી આપણે કહી શકીએ કે જો આપણે એવું ધારી લઈએ કે આપણે સૌથી જટિલ હું છીએ તો મને તે વિશે બહુ ખાતરી નથી પરંતુ જો આપણે એવું ધારી લઈએ કે આપણે સૌથી જટિલ છીએ તો આપણે કહી શકીએ કે જટિલતા જીનોમ કદ દ્વારા સમજાવવામાં આવી નથી ખરું ને પછી લોકોએ વિચારવાનું શરૂ કર્યું જો આપણે એમ RNAનો સંપૂર્ણ સેટ જાણીએ છીએ કારણ કે DNA માહિતી ટ્રાન્સક્રિપ્શન દ્વારા mRNA માહિતીમાં જાય છે તેથી તમે mRNAની સંપૂર્ણ માહિતી જાણો છો જેને ટ્રાન્સક્રિપ્ટોમ કહેવામાં આવે છે જે માઇક્રો એરે વિશ્લેષણ દ્વારા કરી શકાય છે વગેરે તો પછી આપણે કોષને જાણીએ છીએ અને જો તમે પ્રોટીનનો સંપૂર્ણ સેટ જાણો છો તો પછી આપણે કોષને જાણીએ છીએ અને જો તમે પ્રોટીનનો સંપૂર્ણ સેટ જાણો છો પ્રોટિઓમ આપણે કોષને જાણીએ છીએ જો તમે જાણતા હોવ કે પ્રોટીન મેટાબોલિક પ્રતિક્રિયાઓના સંપૂર્ણ સેટને કેવી રીતે ઉત્પન્ન કરે છે વગેરે વગેરે તો આપણે કોષને જાણીએ છીએ કારણ કે ત્યાં ઘણી બધી ક્રિયાપ્રતિક્રિયાઓ થઈ રહી છે વગેરે વગેરે અને આ ચાલુ અને ચાલુ રહી શકે છે ઠીક છે આ વિવિધ પ્રકારો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓનું સ્તર ઘણા બધા છે તો આપણે કોષને ખરેખર ક્યારે સમજી શકીએ એ જ પ્રશ્ન છે તમે ખરેખર જાણતા નથી ઉપરાંત પ્રોટીન વચ્ચે વ્યક્તિગત એકમો કહો કે પ્રોટીન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા 1 પ્રોટીન ડીએનએ ઠીક છે અથવા પ્રોટીન બીજું કંઈક અથવા કાર્બોહાઇડ્રેટ બીજું કંઈક અને તેથી વધુ અથવા કોષમાં થતી પ્રતિક્રિયાઓ અને શું આ એકમો ઊર્જાની લઘુત્તમ પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે અસંભવિત બરાબર અને શું ત્યાં ઉચ્ચ સ્તરની ક્રિયાપ્રતિક્રિયાઓ છે યા ચોક્કસપણે ત્યાં છે અને તમે આને સમજવા વિશે કેવી રીતે જાઓ છો અને જેમ જેમ આપણે બોલીએ છીએ તેમ તેમ લોકો આ બધી બાબતો પર કામ કરી રહ્યા છે આશા છે કે ભવિષ્યમાં કોઈક વાર આપણને કોષની વધુ સારી સમજ મળશે અને તેથી જીવનની જ વધુ સારી સમજ હશે આશા રાખું છું કે તમે આ અભ્યાસક્રમનો આનંદ માણ્યો હશે અને ત્યાં કેટલાક વધુ લેક્ચરો હશે જે આમાંના કેટલાક પાસાઓ જેમ કે ડીએનએ ડીએનએ સાથે સંબંધિત પ્રક્રિયાઓ વગેરે પર પ્રકાશ પાડશે કાશ તમને મજા આવી હોત તો સારું થાત